અગાઉના વ્યાખ્યાનમાં આપણે સંભવિત Vrkr માં પ્લૅન માં ચાલતા ઇલેક્ટ્રોનને ધ્યાનમાં લેતા હતાજે 140 છે અને જોયું કે બોહર મોડેલમાં એનર્જિ જેવી જ હતી જો કે આમાં જે નવું હતું તે એ હતું કે સમાન એનર્જિ વેલ્યુ માટે આપણે ઓર્બિટ્સ પણ મેળવી હતી જે વિવિધ વેલ્યુ ની હોઈ શકે છે તેથી ઉદાહરણ તરીકે ધારો કે આ 3 ઓર્બિટ્સ માં બધી જ એનર્જિ છે અને તેમાં એંગ્યુંલર મોમેન્ટમ L1 L2 અને L3 છે આપણે જોયું કે L1 એ L2 કરતા વધુ અને L2 એ L3 કરતા વધુ છે કારણ કે વિવિધ એંગ્યુંલર મોમેન્ટમ અલગ છે અને એનર્જિ એક સરખી છે તેથી આપણે ક્વોન્ટમ નંબર દ્વારા સંભાવના ને યોગ્ય રીતે શામેલ કરી તે ઓર્બિટ્સ વિવિધ પ્રકારની હોઈ શકે છે તેથી આપણે જે જોયું તે એ હતું કે સમાન એનર્જિ માટે એક થી વધુ ઓર્બિટ્સ હોઈ શકે છે અને nr અને n એમ 2 ક્વોન્ટમ નંબર વચ્ચેનો સંબંધ એનર્જિ અને ઓર્બિટ્સ નો પ્રકાર આપે છે તેથી આ એક પ્રકારનું ક્વોન્ટમ મિકેનિક્સ વિકસાવવામાં આવી રહ્યું હતું હજી પણ જૂની ક્વોન્ટમ થિયરી છે પરંતુ હું શા માટે આ બધું કરી રહ્યો છું તે તમે જોશો તે એ છે કે પાછળથી સાચા ક્વોન્ટમ મિકેનિક્સ માં આપેલા જવાબો આપ્યા હતા કે સાચા ક્વોન્ટમ મિકેનિક્સે આપેલા વિચારો પહેલેથી જ જૂના ક્વોન્ટમ થિયરિ દ્વારા સેટ થઈ રહ્યા હતા તેથી જ હું આ અગાઉનું વ્યાખ્યાન અને જૂના ક્વોન્ટમ થિયરિ ને સમર્પિત આ વ્યાખ્યાન કરી રહ્યો છું આગળ વિચારવા જઈ રહ્યાં છીએ તે 3 ડાયમેન્શનલ કિસ્સામાં છે અને આ 3 ડાયમેન્શનલ કિસ્સામાં શું થાય છે આ ઓર્બિટ્સ ફક્ત x y પ્લેન સુધી મર્યાદિત રહેવાની જરૂર નથી એવી સંભાવના છે કે ઓર્બિટ્સ ટાઇટલ હોઈ શકે છે તે વધુ ટાઇટલ હોઈ શકે છે તેથી આ ટિલ્ટ નવી ક્વોન્ટમ નંબર અને વધારાનો ત્રીજો ક્વોન્ટમ નંબર લાવશે તેથી આપણે જે સંભાવના પર વિચાર કરી રહ્યા છીએ તે એ છે કે ઓર્બિટ્સ પણ xy પ્લૅન ના સંદર્ભમાં ટાઇટલ હોઈ શકે છે અને તે ટિલ્ટ ત્રીજા ક્વોન્ટમ નંબર દ્વારા નક્કી થવા જઈ રહ્યો છે તેથી તેના માટે હવે આપણે ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોનની સંપૂર્ણ 3 ડાયમેન્શનલ મોમેન્ટમ પર વિચાર કરીએ છીએ જેને એટમમાં ક્વોન્ટમ પરિસ્થિતિઓનો ઉપયોગ પણ કહી શકાય આ સંપૂર્ણ 3 ડાયમેન્શનલ ગ્લોરીફાયડ દૃશ્ય છે તેથી આ કિસ્સામાં હું આ સ્ફેરિકલ કોઓર્ડિનેટ નો ઉપયોગ કરવા જઈ રહ્યો છું અને એનર્જિ E 12mr212mr2212mr22 kr દ્વારા આપવામાં આવતી એનર્જિ 3 તો હવે 3 સામાન્ય મોમેન્ટ થવાની છે અને આ શું છે આ pr છે જે ∂E∂r છે જે mr છે આ p છે જે ∂E છે જે mr2 છે આ p જે ∂E જેટલું છે જે mr2θϕ̇ છે અને આ શું છે આ તમે જોઈ શકો છો કે r મોમેન્ટ સાથે જોડાયેલું છે અને લિનિયર મોમેન્ટમ નું ડાયમેન્શન ધરાવે છે બીજું એંગ્યુંલર મોમેન્ટમ નું ડાયમેન્શન છે અને તેથી ત્રીજું અને તેમના ઇન્ટરપ્રિટેશન શું છે તો ચાલો જોઈએ કે 3 ડાયમેન્શન માં આગળ વધતા પાર્ટીકલની એંગ્યુંલર મોમેન્ટમ શું છે આ r× mv છે જેને હું mrrrrrrsinθ તરીકે લખિસ અને તમે આ ક્રોસ પ્રોડક્ટ લો છો આ mr2rmr2sinθr મળશે અને આ mr2 mr2sinθ સિવાય બીજું કઈ નથી હું તમને અગાઉની પ્રક્રિયામાંથી યાદ અપાવું છું કે એ સિવાય બીજું કશું નથી પણ xsinϕycos છે અને એ xcosθcosϕycosθsinϕ zsin સિવાય બીજું કશું નથી તેથી જો હું આને બદલુ તો આપણે તે કરીએ તો એંગ્યુંલર મોમેન્ટમ વેક્ટર L mr2 xsinϕycos mr2sinθ મળશે તેથી શરૂઆત L mr2 mr2sinθ થી કરીએ હવે હું તમને બતાવવા જઈ રહ્યો છું કે p એ L ના z કોમ્પોનેંટ સિવાય બીજું કશું જ નથી અને L સ્કવેર p2p2 સિવાય બીજું કશું નથી તેથી ચાલો આપણે તે કરીએ કે જો હું L નો z કોમ્પોનેંટ લઉં તો તે માંથી 0 છે તમને z કોમ્પોનેંટ માંથી 0 ફાળો આપે છે mr2sinθ અને ના z કોમ્પોનેંટ sinθ z છે તેથી આ mr2sinθz હોવાનું બહાર આવ્યું છે અને આ p સિવાય બીજું કશું નથી તેથી મેં તમને જે બતાવ્યું છે તે p છે એ L z સિવાય બીજું કશું નથી અને L માટેની અભિવ્યક્તિ કે જે mr2 mr2sinθ છે હું આને p psinθ તરીકે લખી શકું છું અને એકબીજા માટે પરપેન્ડીક્યુલર છે તેથી આ તરત જ સૂચવે છે કે L2p2p2 તેથી આપણે જે શોધી કાઢ્યું છે તે જોઈએ કે ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોનની 3 ડાયમેન્શનલ મોમેન્ટ માટે એનર્જિ 12mr212mr2212mr22 kr આપેલ છે અને prmr pmr22 અને p12mr22 અને આ Lz સિવાય બીજું કંઈ નથી અને p એવી છે કે L2 એ એંગ્યુંલર મોમેન્ટમ છે હું એંગ્યુંલર મોમેન્ટમ માટે L નો ઉપયોગ કરી રહ્યો છું L2p2p2 જેમ કે આપણે અત્યાર સુધી આ શોધી કાઢ્યું છે હવે સેંટ્રલ અનુભૂતિ મોમેન્ટ માટે મુખ્યત્વે જ્યારે v સ્વરૂપના હોય ત્યારે 1r છે દળ એ સેંટ્રલ L છે અને આનો અર્થ એ છે કે L ના તમામ કોમ્પોનેન્ટસ ઠીક છે તેથી તેનો અર્થ એ છે કે L2p2p2 સમગ્ર મોમેન્ટ દરમિયાન કોન્સટન્ટ છે અને Lzpmr2 પણ એક કોન્સટન્ટ છે તેથી હવે આપણે ક્વોન્ટમ શરતો લાગુ કરીએ આ શું આપે છે pdϕ લાગુ કરવું સૌથી સરળ છે જે આ કોન્સટન્ટ સિવાય બીજું કશું નથી Lz2 એ nh અથવા Lzn ના બરાબર છે જે એક ક્વોન્ટમ સ્થિતિ છે p માટે ઇન્ટિગ્રલ pdθ થવા જઈ રહી છે અને આપણે જોઈશું કે આની મર્યાદાઓ શું હશે જે ∫L2 Lz2 dθnh ના સમાન છે રાઇટ અને હવે Lz એ L એંગ્યુંલર મોમેન્ટમ નો z કોમ્પોનેંટ છે Lz L નો z કોમ્પોનેંટ હોવાથી તેનો અર્થ એ છે કે મોડ્યુલસ Lz એ L કરતા ઓછું અથવા સમાન હોવું જોઈએ હવે ચાલો આપણે ∫L2 Lz2 dθ પર નજર કરીએ હવે જો તમે ઇચ્છો છો કે L2 Lz2 વાસ્તવિક હોય તોL2 Lz2 ≥0 અને Lz2L2 અને LzLsinθLzL અને તેથી અહીંથી આ ઇન્ટિગ્રલ ભાગ L2 Lz2 dθ બને છે ફરીથી આપણે આ ઇન્ટિગ્રલની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે તે અંગે જોઈ રહ્યા નથી પરંતુ તમે જે ઇન્ટિગ્રલ પ્રદર્શન કરો છો તે પછી વેલ્યુ બહાર આવે છે 2L |Lz| તેથી આપણને જે મળ્યું છે તે ∫pdϕnh છે તે તમને Lzn આપે છે અને ∫pdθ2L Lz અથવાL Lz એ n ના સમાન છે અથવા LLzn ની બરાબર છે જે nn છે તેથી આપણે જે શોધી કાઢ્યું છે તે એ છે કે એંગ્યુંલર મોમેન્ટમ નો એંગ્યુંલર મોમેન્ટમ z કોમ્પોનેંટ n બરાબર છે અને આ z કોમ્પોનેંટ હોવાથી તે નકારાત્મક અથવા સકારાત્મક વેલ્યુ બંને લઈ શકે છે તેથી હું કહીશ n એ 0 અથવા હકારાત્મક અથવા નકારાત્મક ઇન્ટેજર્સ હોઈ શકે છે તેઓ ઇન્ટેજર્સ છે પરંતુ હકારાત્મક અને નકારાત્મક વેલ્યુ લે છે L જે એંગ્યુંલર મોમેન્ટમ ની મેગ્નીટ્યુડ છે તે nn ની બરાબર થવાની છે અને તમે જોઈ શકો છો કે n એ 1 2 વેલ્યુ લેવા જોઈએ વગેરે તેથી જો n હોય તો 0 પણ n માં એંગ્યુંલર મોમેન્ટમ મર્યાદિત હોવાની સંભાવના છે આપણે 0 એંગ્યુંલર મોમેન્ટમ ને એક્ષક્લુડિંગ રાખીએ છીએ તેથી હવે આપણી પાસે 2 ક્વોન્ટમ નંબરો છે n અને n n એ nn ને સંબંધિત છે ટોટલ એંગ્યુંલર મોમેન્ટમ સાથે સંબંધિત છે અને n એંગ્યુંલર મોમેન્ટમ ના z કોમ્પોનેંટ સાથે સંબંધિત છે તેથી ચાલો આપણે ફરીથી Lz સંક્ષિપ્ત માં કહીએ જે p એ n ની બરાબર છે અને n0 અને ±1 ±2 બરાબર છે વગેરે L જે કુલ એંગ્યુંલર મોમેન્ટમની મેગ્નીટ્યુડ છે તે nn થવા જઈ રહ્યું છે તેથી આ આપણે તેને k કહીએ k એ 1 2 3 ની બરાબર છે વગેરે આપણને આ |Lz|≤L મળશે આ નો અર્થ n ℏ≤k થાય છે અથવા n માઇનસ k અને k વચ્ચે મર્યાદિત છે તેનો અર્થ એ છે કે તમારી પાસે ચોખ્ખી એંગ્યુંલર મોમેન્ટમ k હોઈ શકે છે અને તે એવી ડાયરેક્શનમાં હોઈ શકે છે જે z ડાયરેક્શન માં છે પછી તે હોઈ શકે છે તેથી આ k હશે અથવા તે k ℏ હશે જેથી એંગ્યુંલર મોમેન્ટમ અમુક ડાયરેક્શન માં પોઈંટિંગ કરી રહી છે તે કોઈ આર્બીટ્રારી ડાયરેક્શન ન હોઈ શકે પ્રોજેક્શન k ℏ હોવું જોઈએ ત્રીજું હું આ k રાખી શકું છું અને z કોમ્પોનેંટ k 2ℏ હશે હું ફક્ત આ પ્રતીકાત્મક રીતે દોરી રહ્યો છું આ એંગલ ચોક્કસ રીતે કહેવા માટે લખવામાં આવ્યા નથી હકીકત માં k માઇનસ 2 h 2 જો હું બતાવીશ કે તે આવું હશે અને એંગ્યુંલર મોમેન્ટમ તેના કરતા મોટી હશે તેથી આ 2ℏ k છે એટલું જ નહીં તે ઑપોજીટ ડાયરેક્શન માં હોઈ શકે છે તેથી જો હું સ્કેલ તરફ દોરી શકું તો પ્રથમ પણ આવું ન હોત તેના બદલે k એ k h બરાબર હશે તે ઑપોજીટ ડાયરેક્શન માં પણ હોઈ શકે છે ચોખ્ખી એંગ્યુંલર મોમેન્ટમ બીજુ ડાયરેક્શન હોઈ શકે છે અને મેગ્નીટ્યુડ ના અવશેષો kh અને z કોમ્પોનેંટ k હોઈ શકે છે મારી પાસે k ℏ પણ હોઈ શકે છે અને એંગ્યુંલર મોમેન્ટમ બિંદુ આ રીતે k હોઈ શકે છે હું નકારાત્મક ડાયરેક્શન માં એંગ્યુંલર મોમેન્ટમ k 2ℏ અને આ રીતે ચોખ્ખો એંગ્યુંલર મોમેન્ટમ પોઇન્ટ પણ રાખી શકું છું તેથી આ જે બતાવી રહ્યું છે તે એક પ્રકારનું સ્પેસ ક્વોન્ટાઇઝેશન છે ઓર્બિટ્સ એવી છે કે તે કાં તો x y પ્લેનમાં હોઈ શકે છે અથવા તેઓ ટીલ્ડ હોઈ શકે છે પરંતુ તેમને આર્બીટ્રારી રીતે ટીલ્ડ કરી શકાતી નથી તેઓ એવી રીતે ટીલ્ડ હશે કે z કોમ્પોનેંટ હજી પણ નો એક ઇંટીજર ગુણાકાર છે અને કુલ એંગ્યુંલર મોમેન્ટમ સમાન રહે છે તેથી આપણને 2 ક્વોન્ટમ નંબર મળ્યા છે n અને n જે એંગ્યુંલર મોમેન્ટમ ની કુલ મોમેન્ટમ અને z સાથે સંબંધિત છે હવે pr dr ને nr h ની સમાન બનવા માટે મારે હજી આ કરવાનું છે તેથી યાદ રાખો કે એનર્જિ 12mr212mr2212mr22 kr ની બરાબર છે અને ઝડપથી હું આનેpr22mp22mp22msin2 kr લખી શકું છું અને તમે જોઈ શકો છો કે અમે અગાઉ જે મેળવ્યું હતું તે પરથી આ બીજું કશું જ નથી પરંતુ તે pr22mL22mr2 kr ની બરાબર છે તેથી મારી પાસે pr22mL22mr2 kr એ આપેલી એનર્જિ છે તેથી pr ને √ તરીકે આપવામાં આવે છે જે સમાન જ અભિવ્યક્તિ છે જે મેં 2 ડાયમેન્શનલ કિસ્સામાં મેળવી છે તેથી આ તે જ સમાન અભિવ્યક્તિ છે જે આપણે 2 d કેસમાં મેળવી હતી હું અગાઉના વ્યાખ્યાનમાં લખવા દઉં છું તેથી જો હું ∫prdrnrh કરું તો તે મને તે જ સમાન જવાબ આપશે અને હું તમને તે વ્યાખ્યાનમાં પાછા જવા વિનંતી કરીશ અને મને તે જ સમાન જવાબ En mk22n22 જે mZ2e4322022n2 મળશે જ્યાં હવે n એ nrnn થવા જઈ રહી છે તે n ની વેલ્યુ છે અને nr કારણ કે n ન્યૂનતમ એક 0 1 2 હોઈ શકે છે અને વગેરે તો મેં આ વ્યાખ્યાન દ્વારા તમારા દ્વારા જે બતાવ્યું છે તે એ છે કે જો આપણે સંપૂર્ણ 3 d મોમેન્ટમ ની મંજૂરી આપીએ તો શું થાય છે એક E એ 12mr212mr2212mr22 kr તરીકે આપેલું છે અને ક્વોન્ટમ પરિસ્થિતિઓ pr dr એ nr h ના સમાન છે pdθ એ nh ના સમાન છે અને pdϕ એ nh ની સમાન છે અને આપણે શોધી કાઢ્યું છે કે nr એ 0 1 2 હશે અને વગેરે n એ 1 2 સમાન ની હશે અને વગેરે n એ 0 પ્લસ માઇનસ 1 વત્તા માઇનસ 1 અને વગેરે હશે વધુ મહત્ત્વની વાત એ છે કે આપણી પાસે જે છે તે હવે 3 ક્વોન્ટમ નંબર છે આ દ્વારા આપણે એમ પણ જોયું કે n નું મોડ n કરતાં ઓછું અથવા બરાબર હતું જ્યાં nnn કારણ કે z કોમ્પોનેંટ એ ટોટલ ગ્યુંલર મોમેન્ટમ કરતા ઓછું અથવા બરાબર હોવું જોઈએ તેથી આપણને 3 ક્વોન્ટમ નંબર મળ્યા જે En બોહર મોડેલ e v જેવી જ રીતે બહાર આવે છે પરંતુ હવે એનર્જિ En યુનિક હોવાની ઓર્બિટ્સ ની સંભાવના જતી રહી છે તેના બદલે આપણી પાસે જે હોઈ શકે તે એ છે કે વિવિધ ક્વોન્ટમ નંબર nr n થેટા અને n સાથેની વિવિધ ઓર્બિટ્સ માં nrn|n| પર આધારિત સમાન એનર્જિ En હોઈ શકે છે તેથી આ આપે છે કે ઓર્બિટ્સમાં 3 નંબર હોય છે જે હું n તરીકે લખી શકું છું જે nrn|n| ના સમાન છે k જે કુલ એંગ્યુંલર મોમેન્ટમ અને n nk આપે છે તેથી આ વિચારો છે જે હું ફક્ત વિચારોનો પરિચય આપવા માટે કરી રહ્યો છું આ ક્વોન્ટમ પરિસ્થિતિઓમાંથી ક્વોન્ટમ નંબરનો વિચાર કેવી રીતે ઊભો થયો અને આ આપણને ક્વોન્ટમ પ્રકૃતિને વધુ સારી રીતે અને વધુ સારી રીતે સમજવા તરફ દોરી જશે ગણતરીઓ હું તમને વિલ્સન સોમરફેલ્ડ ક્વોન્ટમ પરિસ્થિતિઓ પર આધારિત કેટલીક સરળ ગણતરીઓ આપવા જઈ રહ્યો છું જે આજે પણ ઉપયોગમાં છે અને જ્યારે આપણે તેની સાથે સમસ્યાઓ હલ કરવાનું શરૂ કરીએ છીએ ત્યારે સંપૂર્ણ ક્વોન્ટમ મિકેનિક્સ જ્યારે અમલમાં આવશે ત્યારે તમે પછીથી શું જોશો કે આ વિચારો સાચા ક્વોન્ટમ મિકેનિક્સની કેટલી નજીક આવ્યા મહત્ત્વનું શું છે અને હું આગામી વ્યાખ્યાનમાં જે આવરી લેવાનો છું તે આ 3 ક્વોન્ટમ નંબર ઓ છે હવે લોકો વિવિધ એટમ્સ ના સ્પેક્ટ્રમઅને સમયાંતરે કોષ્ટકને સમજાવવાનો પ્રયાસ કરે છે અને ઇલેક્ટ્રોન સ્પિનના કોન્સૈપ્ટ સાથે આવ્યા છે